બધાને નમસ્કાર વ્યવહારિક અભિગમ સાથે સર્વિસ માર્કેટિંગ પર આ અભ્યાસક્રમમાં જોડાવા બદલ આભાર મારું નામ ડૉ બિપ્લબ દત્તા છે અને મારી સંપર્ક વિગતો અહીં આપવામાં આવી છે તેથી એકવાર આપણે અભ્યાસક્રમમાંથી પસાર થઈએ અને પછી તમે કેટલાક ફીડબેક આપવા માંગતા હોવ તો મારો સંપર્ક કરવો અને પછી તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે તમને મદદ કરવામાં મને ખૂબ આનંદ થશે આ પ્રકરણમાં આપણે સર્વિસ માર્કેટિંગ નો પરિચય જોવા જઈ રહ્યા છીએ તેથી 3 મુખ્ય વિષયો છે કે સર્વિસ શું છે માલ અને સર્વિસ વચ્ચે શું તફાવત છે અને વિવિધ પ્રકારની સર્વિસ શું છે તો સર્વિસ શું છે તેનો અર્થ એ છે કે અન્ય લોકો માટે મદદરૂપ પ્રવૃત્તિ કરવી ઉદાહરણ તરીકે તમે તમારી માતાને અમુક સંદેશો આપવા માંગો છો જે દૂર સ્થાને રહે છે અને તમારી પાસે પોસ્ટલ સિસ્ટમ અથવા કુરિયર સિસ્ટમને મેળવી શકતા નથી અને પછી તમે તમારા મિત્રને વિનંતી કરો કે તે તમારી પાસેથી પત્ર લે અને તે સંદેશ તમારી માતાને આપે જેથી તમારો મિત્ર તે તમારા માટે આ કાર્ય કરે તો તેને મદદરૂપ સર્વિસ કહેવાય તેથી સર્વિસ અમુક પ્રકારની પ્રવૃત્તિ છે જે તમને મદદ કરવા માટે છે આ ઉદાહરણમાં પૈસા વગેરેનું વિનિમય નહોતું અને તેથી તે માત્ર મદદ હતી બીજી બાજુ જો કોઈ પ્રોફેશનલ સર્વિસ છે જે તમારા પર આ ઉપકાર કરવા માટે કેટલાક પૈસા વસૂલ કરે છે તો તે સર્વિસ ને પ્રોફેશનલ સર્વિસ કહી શકાય સર્વિસ માં અમુક પ્રકારના ભાડા પણ છે જેની 2004 માં લવલોક અને ગુમેસન દ્વારા ચર્ચા કરવામાં આવી હતી તેમાં ભાડાની વસ્તુઓ જેવી કે ફોટોકોપી અથવા સ્થળ જેમ કે હોટેલ રૂમ અથવા શ્રમ અને કાનૂની સેવાઓ જેવી કે કુશળતા મ્યુઝીયમ અથવા સિસ્ટમો જેવું ભૌતિક વાતાવરણ અને ટેલિકમ્યુનિકેશન જેમ નેટવર્ક નો સમાવેશ થાય છે તેથી શું થઈ રહ્યું છે કે જ્યારે તમે ફોટોકોપી કરવા માટે જાઓ છો અથવા તમારી પાસેથી દસ્તાવેજ લો છો અને તમને ફોટોકોપી આપવા માટે મશીન છે તો તમેં તે મશીન ના માલિક નથી પરંતુ જ્યારે તમારા દસ્તાવેજની ફોટોકોપી થઈ રહી હોય ત્યારે તમે તે મશીનને થોડીવાર માટે ભાડે લઇ રહ્યા છો એ જ રીતે હોટેલ રૂમ જ્યારે તમે હોટેલમાં જાઓ છો અને હોટલના રૂમમાં રહો છો ત્યારે તમે વાસ્તવમાં તે હોટલના રૂમના માલિક નથી બીજી બાજુ તમે હોટેલ રૂમની સર્વિસ લઈ રહ્યા છો ત્યારે તમે તે હોટેલ ના રૂમ ની જગ્યા ની સેવા લ્યો છો પછી ધારો કે તમે કાનૂની સર્વિસ માટે અમુક પ્રકારના વકીલ પાસે જાવ છો ત્યારે તમે વકીલ ને ખરીદતા નથી પરંતુ તમે વકીલ દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસ માટે ચૂકવણી કરી રહ્યા છો તેથી વકીલની શ્રમ અને કુશળતા તમને પ્રાપ્ત થતી કાનૂની સર્વિસ નો એક ભાગ છે એ જ રીતે મ્યુઝિયમની જેમ ભૌતિક વાતાવરણ તેથી તમે મ્યુઝીયમ ના માલિક નથી અને ન તો તમે મ્યુઝીયમ માં પ્રદર્શિત કલાત્મક વસ્તુઓ ધરાવો છો પરંતુ જ્યારે તમે મ્યુઝીયમ માં જાઓ ત્યારે તમને ઘણું જ્ઞાન મળે છે તેથી તમે ભૌતિક વાતાવરણને અમુક સમય માટે ભાડે લઈ રહ્યા છો અને પછી તમે મ્યુઝીયમ ની આસપાસ જઈ રહ્યા છો અને બહાર આવી રહ્યા છો એ જ રીતે ટેલિકમ્યુનિકેશન માટે કે જે તમે માત્ર ટેલિકમ્યુનિકેશન સર્વિસ સિસ્ટમો અને નેટવર્ક નો ઉપયોગ કરો છો પરંતુ તમે આમાંથી કોઈની માલિકી ધરાવતા નથી તમે ટાવરના માલિક નથી તમે બેકએન્ડ ઓપરેશન ના માલિક નથી તમે ફક્ત સર્વિસ નો અમુક સમય દરમિયાન ઉપયોગ કરો છો સમયનો તે નાનો ભાગ તમે વાસ્તવમાં ટેલિકમ્યુનિકેશન ની સર્વિસ ભાડે આપી રહ્યા છો અને તમને તેનો લાભ મળી રહ્યો છે જેથી સર્વિસ મૂળભૂત રીતે અન્ય લોકો માટે મદદરૂપ પ્રવૃત્તિ છે તેથી માલ વેચવાને બદલે ભાડે આપી શકાય તેના માટે માર્કેટિંગ ની શું અસરો છે તેથી તમે મૂળભૂત રીતે ભાડાના ખ્યાલની મદદ લઈ રહ્યા છો અને તમે વેચ્યા વિના ઉત્પાદન ખરીદ્યા વિના અથવા અથવા તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદ્યા વગર તેની સેવા નો ઉપયોગ કરો છો તેવી જ રીતે મોટા ફીઝીકલ એન્ટીટી ના ભાગો ભાડે આપી શકાય છે જે મોટી ફીઝીકલ એન્ટીટી ધરાવે છે ઉદાહરણ તરીકે ટેલિકમ્યુનિકેશન નેટવર્ક અને તેનો એક ભાગ તમે ચોક્કસ સમય માટે ભાડે આપી શકો છો ઉદાહરણ તરીકે તમે 3 મિનિટ માટે મોબાઇલ ફોન પર કોઇની સાથે વાત કરો છો તેથી તમે 3 મિનિટ માટે મોબાઇલ ફોન સર્વિસ અને સિસ્ટમો અને નેટવર્ક નો ઉપયોગ કરી રહ્યા છો તેથી તમે અમુક પ્રકારની સર્વિસ મેળવવા માટે નેટવર્ક નો ઉપયોગ કરી શકો છો આના કારણે ગ્રાહકો સર્વિસ વિતરણ સાથે વધુ નજીકથી જોડાયેલા છે તેથી અહીં ગ્રાહકો સર્વિસ ડિલિવરી કરનાર વ્યક્તિ સાથે ખૂબ નજીકથી સંપર્કમાં છે પછી સમય વધુ સર્વિસ માં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે એટલે કે તમને આપવામાં આવતી સર્વિસ ના સમયના નિર્ધારિત ભાગ માટે તમને વધુ સર્વિસ આપવામાં આવે છે ગ્રાહક ની પસંદગીના માપદંડ ભાડા અને ખરીદી વચ્ચે અલગ હોઈ શકે છે તેથી ગ્રાહક ભાડા અને ખરીદી વચ્ચે પસંદગી કરશે ઉદાહરણ તરીકે જો કોઈ ગ્રાહક મશીન ફોટોકોપી મશીન ખરીદવા માંગે છે તો તે સૌથી સસ્તું અથવા તો મધ્યમ કિમ્મત નું જે મશીન હસે તે લેવા નો વિચાર કરશે પરંતુ બીજી બાજુ જો ગ્રાહક ફોટોકોપી ની સેવા લે છે એટલેકે ફોટોકોપી કરાવા જાય છે તો તે ઇ ધ્યાન રાખશે કે સારી ગુણવત્તા ની ફોટોકોપી કરાવે તો અહીં તે માત્ર ફોટોકોપી ની ગુણવત્તા ધ્યાન માં રાખે છે અને મશીન ની કિમ્મત ધ્યાને લેતો નથી આનું કારણ છે કે તેને મશીન ખરીદ્યા વગર માત્ર સારી ગુણવત્તા વારી ફોટોકપી જોઈએ છીએ એ જ રીતે ભાડા સંસાધનો વહેંચણીની તક આપે છે ઉદાહરણ તરીકે એક્સ રે લેબ અથવા સીટી સ્કેનર હવે એક હેલ્થ સેન્ટર અથવા એક નાની હોસ્પિટલ કદાચ આવા મશીન ખરીદવા અને તેને રાખવા અને સીટી સ્કેનિંગ હેતુ માટે તેનો ઉપયોગ કરી શકશે નહીં પરંતુ બીજી બાજુ એક અલગ કંપની સીટી સ્કેનિંગ સુવિધાની માલિકીની હોઈ શકે છે અને નજીકની 4 કે 5 હોસ્પિટલોને સર્વિસ પૂરી પાડી શકે છે અને તેમાંથી નાણાં કમાઈ શકે છે અને આ બધી 4 5 હોસ્પિટલો આ સર્વિસ માંથી લાભ મેળવી શકે છે જે સીટી સ્કેનિંગ કંપની દ્વારા આપવામાં આવી રહી છે તો ISO 9000 2005 ના ઉત્પાદન અનુસાર ઉત્પાદનનું વર્ગીકરણ શું છે તે આંતરસંબંધિત અથવા ક્રિયાપ્રતિક્રિયાત્મક પ્રવૃત્તિઓના સમૂહના પરિણામે વ્યાખ્યાયિત થયેલ છે જે ઇનપુટ્સને આઉટપુટમાં રૂપાંતરિત કરે છે તેથી ઉત્પાદન મૂળભૂત રીતે અમુક પ્રકારની પ્રવૃત્તિઓનું પરિણામ છે જે ઇનપુટ્સને આઉટપુટમાં રૂપાંતરિત કરે છે તેથી આ ટેન્ડર ઉત્પાદન અનુસાર 4 પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે પ્રથમ હાર્ડવેર છે જે અલગ ગણતરી કરી શકાય તેવું છે જેમ કે એન્જિનના યાંત્રિક ભાગ કારણ કે તમે યાંત્રિક ભાગોની સંખ્યા ગણી શકો અને તે એક અલગ ગણતરીપાત્ર ઉત્પાદન બની જાય બીજી બાજુ સોફ્ટવેર છે જે મૂળભૂત રીતે અમુક પ્રકારની માહિતી છે જે કમ્પ્યુટર પ્રોગ્રામ અથવા શબ્દકોશ અથવા અન્ય પ્રકારના પ્રોગ્રામ્સ અથવા અલ્ગોરિધમ્સ છે આ તમામ પ્રકારની માહિતી છે અને આ પ્રકારની માહિતીને સોફ્ટવેર કહેવામાં આવે છે પછી ત્યાં પ્રોસેસ્ડ મટિરિયલ્સ છે જેમાં લુબ્રિકન્ટ્સ ની જેમ સતત ગણતરી કરી શકાય છે હવે લુબ્રિકન્ટ્સ એ પ્રોસેસ્ડ મટિરિયલ્સ છે અને તેની આપણે સતત ગણતરી કરી શકી છીએ જેમ કે 4 લિટર પેટ્રોલ હોઈ શકે છે 4 1 લિટર પેટ્રોલ હોઈ શકે છે 4 15 લિટર પેટ્રોલ હોઈ શકે છે તેથી આ સતત ગણનાપાત્ર કાર્યક્રમો છે અને પછી એવી સર્વિસ છે જે ઇન્તેન્જીબલ સ્વભાવની છે તેથી હાર્ડવેર અથવા પ્રક્રિયા સામગ્રી જેવી અન્ય તમામ વસ્તુઓને સ્પર્શ કરી શકાય છે ત્યાં સ્પષ્ટ સ્પર્શતા સોફ્ટવેર છે જેમ કે માહિતી સ્પર્શ કરી શકાતી નથી પરંતુ તમે તે માહિતી અને સર્વિસ વાંચી શકો છો જે ઇન્તેન્જીબલ છે તેથી સોફ્ટવેર પણ અંશત ઇન્તેન્જીબલ છે અને પછી સર્વિસ બધી ઇન્તેન્જીબલ સર્વિસ છે ઉદાહરણો પરિવહન જેવા છે જે આગળ વધી રહ્યા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે જેથી તે સર્વિસ ઇન્તેન્જીબલ છે તેવી જ રીતે સોફ્ટવેર પણ ઇન્તેન્જીબલ છે તેથી અમુક સમયે આપણે સર્વિસ ના ભાગરૂપે સોફ્ટવેર ભેગા કરીએ છીએ 1011 તો આ સર્વિસ છે અને ત્યાં હાર્ડવેર અને પ્રોસેસ્ડ મટિરિયલ્સ છે તેથી ઉત્પાદનને આ 4 પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે પછી આપણે સર્વિસ ની વ્યાખ્યા પર આવીએ છીએ ISO 5127 2001 અનુસાર સેવાઓ સપ્લાયર અને ગ્રાહક વચ્ચેના ઇન્ટરફેસ પરની પ્રવૃત્તિઓ અને સપ્લાયરની આંતરિક પ્રવૃત્તિઓ દ્વારા મળતા પરિણામો દ્વારા પેદા થયેલા પરિણામ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ગ્રાહકની જરૂરિયાતો તેથી સર્વિસ મૂળભૂત રીતે એવી પ્રવૃત્તિઓ છે જેમાં ગ્રાહક અને સર્વિસ પ્રદાતા ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને તે વાર્તાલાપ સત્રો પરિણામો ઉત્પન્ન કરે છે અને તે પરિણામોને સર્વિસ કહેવામાં આવે છે હવે ત્યાં કેટલીક બેક ઓફિસ પ્રકારની સર્વિસ હોઈ શકે છે જ્યાં બેક ઓફિસ દ્વારા અમુક પ્રકારની મદદ આપવામાં આવે છે પરિણામ મેળવવા માટે સપ્લાયર ની આ એક આંતરિક પ્રવુત્તિ છે જે ગ્રાહકો ની જરૂરિયાત પહોંચી વળવા માટે કરવામાં આવે છે આપણે એક સરળ વાળ કાપવાનું ઉદાહરણ લઈએ તેથી જ્યારે તમે વાળ કાપવા જાઓ છો ત્યારે તમે અને વાળંદ એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો છો ત્યારે ગ્રાહક તમે અને સપ્લાઈર વાળંદ વચ્ચે ઇન્ટરફેસ થશે અને તમને પ્રવૃતિ દ્વારા પરિણામ મળશે ઇન્ટરફેસ ને કારણે સપ્લાઈર ની આંતરિક પ્રવૃતિ ની ગતિ વધે અને જોઈતું પરિણામ મેળવી શકે છે આ બધુ ગ્રાહક ની જરૂરિયાત ને પહોંચી વળવા માટે કરવામાં આવે છે હવે 1977 માં શોસ્ટેક દ્વારા આપવામાં આવેલ માલ અને સર્વિસ વચ્ચેના તફાવતો જોઈએ તો અહીં તમે જુઓ છો કે મીઠાથી શાળા સુધી સતત ચાલુ છે તેથી આ એક સાતત્ય છે અને આ સાતત્યમાં ડાબી બાજુ ઉત્પાદન કેન્દ્રિત અથવા ટેન્જીબલ સાતત્ય છે જ્યારે જમણી બાજુ ગ્રાહકોની ઉચ્ચ સંડોવણી ઇન્તેન્જીબલ અથવા સર્વિસ કેન્દ્રિત પ્રકારની છે તેથી આ સખત ઉત્પાદન અથવા ટેન્જીબલ ઉત્પાદન છે જેમ કે મીઠું સોફ્ટ ડ્રિંક ડિટરજન્ટ ઓટોમોબાઈલ કોસ્મેટિક્સ વગેરે અને પછી તમારી પાસે હોટેલ એરલાઇન ક્લિનિક બેંક અથવા શાળા જેવી ટેન્જીબલ ઉત્પાદન છે આ ઇન્તેન્જીબલ ઉત્પાદન છે તેથી આ સર્વિસ ની પદ્ધતિ છે ટેંજિબલ વસ્તુ ના ઉત્પાદન માં ગ્રાહકો ની ઓછી સંડોવણી છે ઉદાહરણ તરીકે ગ્રાહક મીઠાના ઉત્પાદનમાં અથવા સોફ્ટ ડ્રિંકના ઉત્પાદનમાં સામેલ થતો નથી પરંતુ બીજી બાજુ તમારી પાસે ગ્રાહકો છે જે બેંક અથવા ક્લિનિક અથવા શાળાની પ્રક્રિયામાં અને ગ્રાહકની હાજરી વિના સામેલ થાય છે આ સર્વિસ આપી શકાતી નથી તેથી કોઈપણ ઉત્પાદનમાં ખરેખર અમુક સર્વિસ ઘટક અને કેટલાક ઉત્પાદન ઘટક હોય છે ઉદાહરણ તરીકે હોટેલ આમાં ઉત્પાદન ઘટક અથવા માલ ઘટક તરીકે માળખાકીય સુવિધાઓ છે અને પછી ત્યાં સર્વિસ પૂરી પાડવામાં આવે છે એ જ રીતે એરલાઇન પાસે એરક્રાફ્ટ છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે પૂરી પાડવામાં આવે છે અથવા એરલાઇન માં આપવામાં આવેલું ખોરાક એક પ્રકારનું ઉત્પાદન છે પરંતુ અન્યથા તે એક પરિવહન સર્વિસ છે જે મુખ્યત્વે તમને એક સ્થળથી બીજા સ્થળે લઈ જાય છે આ સાતત્યની મધ્યમાં ફાસ્ટ ફૂડ આઉટલેટ જેવી સર્વિસ છે હવે આ ફાસ્ટ ફૂડ જે તમને આપવામાં આવે છે તે એક પ્રકારનું ઉત્પાદન છે અને પરંતુ આ ફાસ્ટ ફૂડ આઉટલેટ તમારા માટે ખોરાક તૈયાર કરે છે અને પછી તે તમને પીરસે છે ઉત્પાદનના આ ભાગને સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે તેથી અહીં આપણે જોઈએ છીએ કે વિવિધ પ્રકારની સર્વિસ શું છે તેથી અમારી પાસે માસ્લોની જરૂરિયાતોનો વંશવેલો છે જે તેમણે 1943 માં લખ્યો હતો તેમણે 5 પ્રકારની જરૂરિયાતો વિશે વાત કરી છે આ પ્રકારની જરૂરિયાતો એ શારીરિક જરૂરિયાતો છે જે આપણામાંના મોટાભાગના અથવા આપણા બધાને આ જરૂરિયાતો હતી આ શ્વાસ ખોરાક પાણી આશ્રય કપડાં ઊંઘ વગેરેની જરૂરિયાતો છે પછી આપણી પાસે સલામતીની જરૂરિયાતો છે જેમ કે આરોગ્ય રોજગાર મિલકત કુટુંબ અને સામાજિક સ્થિરતા છે પછી આપણને પ્રેમ અને સંબંધની જરૂર છે જેથી તેમાં મિત્રતા કુટુંબ આત્મીયતા જોડાણની ભાવના વગેરેનો સમાવેશ થાય છે પછી આપણને આત્મસન્માનની જરૂરિયાતો જેવી કે આત્મવિશ્વાસ સિદ્ધિ અન્યનો આદર અને અનન્ય વ્યક્તિ બનવાની જરૂરિયાત છે અને છેલ્લે આપણી પાસે આત્મ સાક્ષાત્કારની જરૂરિયાતો છે જે નૈતિકતા છે સર્જનાત્મકતા સહજતા સ્વીકૃતિ અનુભવ હેતુ અર્થ અને આંતરિક સંભાવના છે તેથી આ વિવિધ પ્રકારની જરૂરિયાતો છે જેના વિશે માસ્લો એ જરૂરિયાતોના વંશવેલોમાં વાત કરી છે તો જરૂરિયાતોના આ વંશવેલો પર આધારિત સર્વિસ શું છે શારીરિક જરૂરિયાતો છે આ શારીરિક જરૂરિયાતોને કોણ સંતોષે છે અમારી પાસે રિયલ એસ્ટેટ સર્વિસ છે જે ગ્રાહકને રિયલ એસ્ટેટ ઉત્પાદન વેચવાની સર્વિસ છે પછી અમારી પાસે રેસ્ટોરન્ટ સર્વિસ છે જે ગ્રાહકને ભોજન પૂરું પાડે છે અથવા હોટેલ સર્વિસ જે ગ્રાહકને આરામ અને નાસ્તો આપે છે તેથી આ ગ્રાહકની શારીરિક જરૂરિયાતોને સંતોષે છે પછી સલામતી અને સલામતીની જરૂરિયાતો છે તો પછી સુરક્ષા સર્વિસ અથવા બેંકિંગ સર્વિસ જે સલામતી અને સુરક્ષા જરૂરિયાતો પૂરી પાડે છે જે ગ્રાહકની સલામતી અને સુરક્ષા જરૂરિયાતોને સંતોષે છે પછી આવે છે ટેલિકમ્યુનિકેશન સર્વિસ ડેટિંગ અને લગ્ન સર્વિસ અને ક્લબ અને સંગઠનો તેથી આ પ્રકારની સર્વિસ ગ્રાહકોના પ્રેમ અને સંબંધ ની જરૂરિયાતોને સંતોષે છે પછી ત્યાં વૈભવી સર્વિસ છે જે આત્મસન્માનની જરૂરિયાતો પૂરી પાડે છે જે ગ્રાહકની આત્મસન્માનની જરૂરિયાતોને સંતોષે છે અને પછી અમારી પાસે શિક્ષણ સર્વિસ યોગ સર્વિસ વગેરે છે જે આત્મ સિધ્ધી ની જરૂરિયાત ને પૂરી પાડે છે આ એવા પ્રકાર ની સેવા છે જેના થકી ગ્રાહકો આત્મ સિદ્ધિ ની જરૂરિયાત સંતોષી શકે છે તો પછી માસ્લો જેવી વિવિધ પ્રકારની સર્વિસ ફરીથી મેનફ્રેડ મેક્સ નીફ ની છે જેણે 1991 માં માનવ જરૂરિયાતોને 9 મૂળભૂત જરૂરિયાતોમાં વર્ગીકૃત કરી તેથી આ નિર્વાહની જરૂરિયાતો છે રક્ષણની જરૂરિયાત સ્નેહની જરૂરિયાત સમજણ ભાગીદારી લેઝર સર્જન ઓળખ અને સ્વતંત્રતા તેથી આ 9 પ્રકારની જરૂરિયાતો છે જેના વિશે વાત કરવામાં આવી છે જેના વિશે મેનફ્રેડ મેક્સ નીફે ઉપર લખ્યું છે તેથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એ નિર્વાહના ગુણો છે નિર્વાહ માટે વ્યક્તિને ખોરાક આશ્રય અને કામની જરૂર પડે છે જીવન નિર્વાહ માટે આ પ્રકારની વસ્તુઓ જરૂરી છે પછી ખોરાક કપડાં આરામ અને કામ કરવું આ ક્રિયાઓ છે જે નિર્વાહની જરૂરિયાતોને સંતોષે છે અને આ જરૂરિયાતને સંતોષવા માટે જરૂરી ક્રિયાપ્રતિક્રિયા ની ગોઠવણ જીવંત વાતાવરણ છે માં કરવી પડે છે અને સામાજિક સેટિંગ માટે જરૂરી સર્વિસ ખોરાક આરોગ્યસંભાળ છૂટક અને પુરવઠા સર્વિસ છે તેથી આ પ્રકારની સર્વિસ લોકોની નિર્વાહની જરૂરિયાતને સંતોષે છે પછી રક્ષણની જરૂરિયાત છે તેથી રક્ષણની સંભાળ અનુકૂલનક્ષમતા સ્વાયત્તતા વગેરે માટે ગુણો જરૂરી છે અને સામાજિક સુરક્ષા આરોગ્ય પ્રણાલીઓ અને કાર્ય છે જે રક્ષણની જરૂરિયાતને સંતોષવા માટે જરૂરી છે જરૂરી ક્રિયાઓ સહકાર આયોજન સંભાળ રાખવી અથવા મદદ કરવી છે ક્રિયાપ્રતિક્રિયા સેટિંગ સામાજિક વાતાવરણ નિવાસસ્થાન વગેરે છે અને સર્વિસ ના પ્રકારો આવાસ કપડાં સુરક્ષા સલામતી જાળવણી અને વીમા સર્વિસ છે તેથી આ પ્રકારની સર્વિસ ગ્રાહકોના સ્નેહની સુરક્ષાની જરૂરિયાતને સંતોષે છે આ જરૂરિયાતને વિશ્રામ આદરની જરૂરિયાત રમૂજની ભાવના ઉદારતા વિષયાસક્તતા વગેરે તરીકે વ્યક્ત કરવામાં આવે છે જે વસ્તુઓ હોવી જોઈએ તે છે મિત્રતા કુટુંબ પ્રકૃતિ સાથેનો સંબંધ વગેરે ક્રિયાઓ શેર કરવી કાળજી લેવી હસવું લાગણીઓ વ્યક્ત કરવી આ ક્રિયાઓ છે ક્રિયાપ્રતિક્રિયા સેટિંગ્સ એકતાની ગોપનીયતા ઘનિષ્ઠ જગ્યાઓ છે તેથી આ ક્રિયાપ્રતિક્રિયા સેટિંગ્સ અને સર્વિસ ના પ્રકારો છે જે સંતોષી શકે છે સ્નેહની જરૂરિયાત મિત્રતા ડેટિંગ લગ્ન અને ભેટ સર્વિસ છે પછી સમજણશક્તિ ની જરૂરિયાત છે જેના ગુણો નિર્ણાયક ક્ષમતા જીજ્ઞાસા અને અંતપ્રેરણા છે અને જે બાબતો હોવી જોઈએ તે સાહિત્ય શિક્ષકો નીતિઓ શૈક્ષણિક કાર્યક્રમો છે તેથી આ સમજવા માટે જરૂરી છે ધ્યાન અને તપાસ માટે અભ્યાસ કરવા માટે ક્રિયાનું વિશ્લેષણ કરવામાં આવે છે અને ક્રિયાપ્રતિક્રિયા ના સેટિંગ્સ માટે શાળાઓ પરિવારો યુનિવર્સિટીઓ સમુદાયો વગેરે છે જેના દ્વારા લોકો સમજણની જરૂરિયાતને સંતોષે છે અને તેવી જ રીતે સમજણની જરૂરિયાતને સંતોષવા માટે જરૂરી પ્રકારની સર્વિસ શિક્ષણ તપાસ અને ધ્યાન સર્વિસ છે પછી ત્યાં ભાગીદારીની જરૂર છે તેથી આ માટે ગુણો ગ્રહણશીલતા સમર્પણ રમૂજની ભાવના છે ભાગીદારીની જરૂરિયાતને સંતોષવા માટે વ્યક્તિમાં આ ગુણો હોવા જોઈએ જવાબદારીઓ ફરજો કામ અધિકારો વગેરે માટે જરૂરી વસ્તુઓ સહકાર અસંમતિ અભિવ્યક્તિ અભિપ્રાયો વગેરે માટે જરૂરી ક્રિયાઓ છે અને સર્વિસ ના પ્રકારો વેપાર પરિષદ સંદેશાવ્યવહાર અને મુસાફરી સર્વિસ છે તેથી આ સર્વિસ ભાગીદારીની જરૂરિયાતને સંતોષે છે પછી નવરાશની જરૂર છે તેથી અહીં જરૂરી ગુણો કલ્પના શાંતિ સ્વયંભૂતા વગેરે છે અને જે વસ્તુઓ હોવી જોઈએ તે રમતો પાર્ટી મનની શાંતિ છે તે ક્રિયાઓ કરવા માટે જરૂર છે દિવસ સ્વપ્ન ની તેને યાદ રાખવાની આરમ અને અને આનંદ કરવાની આ બધા માટે લેન્ડસ્કેપ ઘનિષ્ઠ જગ્યાઓ વિગેરે માટે ક્રિયાપ્રતિક્રિયા સેટિંગ્સ કરવાની જરૂર છે અને સર્વિસ ના પ્રકારો મનોરંજન સેવાઓ છે તેથી મનોરંજન સર્વિસ નવરાશની જરૂરિયાતને સંતોષી શકે છે પછી સર્જન માટેના ગુણો કલ્પના હિંમત સંશોધનાત્મકતા અને જીજ્ઞાસા છે અને જે વસ્તુઓ હોવી જોઈએ તે ક્ષમતા કુશળતા કાર્યો અને તકનીકી કાર્યો અને બનાવટ માટેની તકનીકો છે ક્રિયાઓ શોધ બાંધકામ ડિઝાઇન કામ કંપોઝ અને અર્થઘટન છે અને તેના માટે ક્રિયાપ્રતિક્રિયા સેટિંગ્સ જગ્યાઓ અભિવ્યક્તિ વર્કશોપ પ્રેક્ષકો અને સર્વિસ ના પ્રકારો સ્વ સર્વિસ છે તેથી સ્વ સર્વિસ થી લોકો સર્જનાત્મક જરૂરિયાતને સંતોષે છે પછી ઓળખની જરૂરિયાત ત્યાં પોતાનીતા આત્મસન્માન અને સુસંગતતાની ભાવના છે ભાષા ધર્મો કાર્ય રિવાજો મૂલ્યો અને ધોરણો ક્રિયાઓ પોતાને ઓળખવા વધવા પોતાને પ્રતિબદ્ધ કરવા માટે છે ક્રિયાપ્રતિક્રિયા સેટિંગ્સ એ સ્થાનો છે જે એકની છે અને રોજિંદા સેટિંગ્સ અને પ્રયોગશાળાઓ સંગઠનો પ્રાર્થના સર્વિસ જેવી સર્વિસ તેઓ લોકોને ઓળખની ભાવના આપે છે અને વ્યક્તિ અથવા ગ્રાહકની ઓળખની જરૂરિયાતને સંતોષે છે પછી સ્વતંત્રતાની જરૂરિયાત આવે છે તેથી સ્વતંત્રતાની જરૂરિયાતમાં સ્વાયત્તતા જુસ્સો આત્મસન્માન ખુલ્લી માનસિકતા વગેરેના ગુણો છે જે વસ્તુઓ હોવી જોઈએ તે સમાન અધિકારો છે ક્રિયાઓ અસંમત થવા માટે પસંદ કરવા માટે જોખમ ચલાવવા માટે જાગૃતિ વિકસાવવા માટે છે ક્રિયાપ્રતિક્રિયા સેટિંગ્સ ગમે ત્યાં હોઈ શકે છે કારણ કે સ્વતંત્રતાની જરૂરિયાત ગમે ત્યાં આવી શકે છે અને સર્વિસ ના પ્રકારો જે ન્યાય અને અમલીકરણ સર્વિસ માં સ્વતંત્રતાની જરૂરિયાતને સંતોષે છે તેથી આપણે વિવિધ પ્રકારની સર્વિસ જોઈ છે જે આ 9 મૂળભૂત માનવીય જરૂરિયાતોને સંતોષવા માટે જરૂરી છે જે 1991 માં મેનફ્રેડ મેક્સ નીફે લખ્યું હતું તો વિવિધ પ્રકારની સર્વિસ કઈ છે જે પ્રોફેશનલ સર્વિસ છે જ્યાં ગ્રાહક તે સર્વિસ મેળવવા માટે કંઈક ચૂકવે છે અને આ ખૂબ પ્રમાણિત સર્વિસ છે પછી ત્યાં નફાકારક સર્વિસ છે તેથી રેસ્ટોરન્ટ સર્વિસ અથવા હોટેલ સર્વિસ અથવા ફાસ્ટ ફૂડ સર્વિસ જેવી સર્વિસ જે સર્વિસ માંથી નફો મેળવવા માંગે છે તે સર્વિસ નો વ્યવસાય છે જે તેઓએ સ્થાપિત કર્યો છે અને બિન સરકારી સંસ્થાઓ જેવી કે બિનસરકારી સંસ્થાઓની સર્વિસ માટે બિન નફાકારક સર્વિસ છે જેમાં તેઓ નફાકારક સર્વિસ પૂરી પાડતા નથી પછી ત્યાં હાઇ ટેક અને હાઇ ટચ સર્વિસીસ છે જેથી ઓટોમેટિક ટેલર મશીન એટલેકે ATMs તેઓ હાઇટેક સર્વિસ પૂરી પાડે છે જ્યારે હાઇટેચ સર્વિસીસ એવી સર્વિસ છે જે લોકો તેમના ગ્રાહકો આપે છે અને પછી ગ્રાહક સર્વિસ અથવા વેચાણ પછીની સર્વિસ છે તેથી ગ્રાહક સર્વિસ ગ્રાહકને પૂરી પાડવામાં આવે છે ઉદાહરણ તરીકે ગ્રાહક સર્વિસ ગ્રાહકને ચોક્કસ સર્વિસ ખરીદવા અથવા ચોક્કસ ઉત્પાદન ખરીદવાની સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે પૂરી પાડવામાં આવે છે પરંતુ બીજી બાજુ વેચાણ પછીની સર્વિસ એ સર્વિસ છે જે ગ્રાહકને કોઈ ચોક્કસ ઉત્પાદન અથવા સર્વિસ ખરીદ્યા પછી આપવામાં આવે છે તેથી ગ્રાહક સર્વિસ એવી સર્વિસ છે જે ગ્રાહક સાથે ઉત્પાદનના સમગ્ર જીવન દરમ્યાન ઉત્પાદનના કાર્યકાળ દરમિયાન પૂરી પાડવામાં આવે છે પરંતુ ગ્રાહક દ્વારા ઉત્પાદનની ખરીદી પછી વેચાણ પછીની સર્વિસ પૂરી પાડવામાં આવી હતી તેથી આ કેટલાક સંદર્ભો છે જે મેં આ વ્યાખ્યાન દરમિયાન મૂક્યા છે તમે તેમાંથી પસાર થઈ શકો છો અને સર્વિસ ના માર્કેટિંગ ના આ સત્રને જોવા બદલ આભાર મને આશા છે કે તે મદદ કરશે આભાર